તેથી તમારી બીજી સમસ્યા પર પાછા આવો તે પછી તમે જેને R L સર્કિટ કહો છો તેને જોશું તેથી આકૃતિમાં તે આવે છે આકૃતિ 51 માં સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે અને તે t 0 પર ખુલે છે તમારે બધા સમય માટે i અને v નક્કી કરવું પડશે તેથી તે આપવામાં આવ્યું છે કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ છે અને આનો અર્થ છે કે આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી અને મારો મતલબ કે તે a માટે ક્લોઝ હતી આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી અને t 0 પર આ સ્વીચ ખોલવામાં આવે છે હવે પ્રશ્ન એ છે કે આ 100 વોલ્ટ નો આ સ્રોત છે પરંતુ એક સ્ટેપ ઇનપુટ પણ અહીં છે જે 15 u વોલ્ટ છે તેથી સામાન્ય રીતે જ્યારે તમે 15 u લખો કે આ એક 0 જ્યારે t એ 0 કરતા ઓછું અને 15 જ્યારે 0 કરતા વધારે ન હોય તેથી તે કિસ્સામાં તેનો અર્થ એ છે કે સામાન્ય રીતે u ખરેખર 0 એ 0 કરતાં ઓછી t માટે અને તે 0 કરતા વધારે t માટે 1 છે તેથી 15 u એ t 0 માટે આ 0 કરતા ઓછા t માટે જેને તમે પાછલામાં કહો છો એનો અર્થ છે ચાલો હું તેને સમજાવું તેથી તેનો અર્થ એ કે આ સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી તેથી આ કિસ્સામાં t એ 0 કરતા ઓછા માટે શું થશે તેથી તે કિસ્સામાં શું થશે તે 15 u તેથી મેં તમને કહ્યું હતું કે તે 0 છે 0 કરતાં ઓછા t માટે છે અને તે 15 છે t એ 0 કરતા વધારે છે એનો અર્થ એ કે તે કિસ્સામાં શું થશે આ તમે આને કહો છો આ લાંબા સમયથી ક્લોઝ હતી અને તેનો અર્થ છે કે આ 15 u વોલ્ટેજ સ્રોત ખરેખર આ 0 બની રહ્યું છે એટલે કે તે આ જેવું થશે તેથી ફક્ત તેમાં જોડાઓ કારણ કે આ વસ્તુ ખરેખર 0 છે કારણ કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી તેથી જેમ કે લાંબા સમયથી સ્વીચ ક્લોઝ હતી જેનો અર્થ છે આ અને આ 100 વોલ્ટ નું DC સ્રોત છે આ નજીક છે તેનો અર્થ એ કે આ કેપેસીટર ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી મારો અર્થ એ છે કે જો તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તેનો અર્થ એ કે સ્વીચ લાંબા સમયથી ક્લોઝ હતી તેનો અર્થ છે vc જે v છે vc કહો v 0 માફ કરશો 0 આ 100 વોલ્ટ તો આ તે છે જેને તમે vc 0 કહોછો અને તે જ સમયે તમે સહેલાઇથી અને આ 10 Ω અને 20 Ω જેમ તમે કહો છો તે જ સમાંતર છે કારણ કે આ વોલ્ટેજ 0 છે તેથી તે શોર્ટ છે મારો અર્થ ફક્ત સમજાવા માટે છે તેથી અને તમે જેને કહો છો તમે સરળતાથી ગણતરી કરી શકો છો કારણ કે આ કાર્ય કરશે તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે તેથી સમકક્ષ સર્કિટ બતાવવામાં આવ્યું છે મેં તેને અહીં દોર્યું છે તેથી આ કિસ્સામાં બધું ત્યાં લખાયેલું છે જે મેં કહ્યું તે બધું અહીં સમજાવાયું છે તે 15 છે તેથી આ કિસ્સામાં સર્કિટ શું થશે તે આના જેવું થશે તેથી આ તે કેપેસીટર છે તે ત્યાં એક ઓપન સર્કિટ તરીકે કામ કરશે અને આ i અને આ 10 Ω અને 20 Ω સમાંતર છે અને આ 100 વોલ્ટ છે તેથી v0 v 100 વોલ્ટ અને be v10 એટલે કે 10 એમ્પીયર ખરેખર તમારી પાસે અર્થ હોય ફક્ત 1 મિનિટ જો u આને શોધવા માટે પ્રયત્ન કરો છો તો I આ દિશામાં આ રીતે લેવામાં આવે છે દિશા આ રીતે લેવામાં આવે છે તેથી હું ફક્ત આ વસ્તુ માટે જ જાણું છું આ વોલ્ટેજ અને આ વોલ્ટેજ એટલે કે આ વોલ્ટેજ v છે તેથી આ છે આ છે તેથી તે મૂળભૂત રીતે 10 i થાય છે જો આ રીતે ખસેડો 10 i v 0 તેથી i v10 10010 10 એમ્પીયર તો ચાલો હું તેને સમજાવું તેથી આ કિસ્સામાં તેથી જ તેને i v 10 આપવામાં આવે છે તે છે 10 એમ્પીયર અને કેપેસીટર પર નો વોલ્ટેજ મારો મતલબ કે જો તમે સ્વીચ t 0 પર ઓપન કરો ત્યારે સર્કિટ જોશો કેપેસીટર વોલ્ટ તેનો અર્થ છે કે તે જલદી તે ખુલે છે તે આ વોલ્ટેજ સ્રોત ન હોવો જોઈએ કારણ કે તેનું જોડાણ નથી અને તે t 0 પર છે તે ઓપન છે તેથી 0 કરતા વધારે માટે આ 15 વોલ્ટ સ્ટેપ ઇનપુટ અહીં હશે અને અંતે કેપેસીટર વોલ્ટેજ ત્વરિત બદલી શકશે નહીં તેથી તે કિસ્સામાં v0 v0 શું થશે તે 100 વોલ્ટ હશે તેથી હવે આ કિસ્સામાં 15 વોલ્ટ સ્રોત છે અને આ 10 i છે અને આ v0 v0 ફેરાડે છે હવે લાંબા સમય પછી મારો અર્થ એ છે કે જો તમે જોશો તો કે કેપેસીટર વોલ્ટેજ ત્વરિત રૂપે બદલી શકશે નહીં તેથી v0 v0 તે 100 વોલ્ટ છે 0 થી વધુના t માટે સ્વીચ ઓપન છે અને 10 વોલ્ટ નો સ્રોત સર્કિટ થી અલગ થઈ ગયો છે મેં તમને કહ્યું હતું તો પછી આ 15 u વોલ્ટ સ્રોત હવે સર્કિટ માં કાર્યરત છે તે આ જેવું છે હવે સ્થિર સ્થિતિ માં જો તમે સ્થિર સ્થિતિ તરફ ધ્યાન આપશો જેનો અર્થ થાય છે તો v અનંત શું હશે ધારો કે સ્થિર સ્થિતિ માં આ કેપેસીટર ઓપન સર્કિટ તરીકેનું કાર્ય કરશે એનો અર્થ એ કે સર્કિટ કંઈક આવી હશે આ 15 વોલ્ટ છે આ 10 Ω છે Ω આ 20 Ω છે અને આ કેપેસીટર ને DC સ્થિર સ્થિતિ માં ઓપન સર્કિટ તરીકે કામ કરી રહ્યું છે તેથી તે કિસ્સામાં શું થશે આ Vs Vss ખરેખર v અનંત v આ સ્થિર સ્થિતિ માં v છે હવે તમે આ કરી શકો છો આ ઓપન સર્કિટ છે તેથી આ 10 Ω છે અને આ 20 Ω છે તેથી તમે સરળતાથી શોધી શકો છો કે કરંટ શું છે i તેથી આ i આપવામાં આવ્યું છે તે ઓપન સર્કિટ છે તેથી i 15 ભાગ્યા 20 10 છે જે 30 છે તેથી અડધું એમ્પીયર જે i છે પછી v અનંત શું છે પછી v અનંત તે સ્થિર સ્થિતિ માં મૂલ્ય છે આ ઓપન સર્કિટ છે આ I વહે છે આ i અડધો છે અને તે 20 છે તેથી તે 10 વોલ્ટ તેથી v અનંત 10 વોલ્ટ છે તેથી આ સર્કિટ તમારા માટે દોરી છે તેથી આ કિસ્સામાં આ v અનંત 10 વોલ્ટ છે હવે જ્યારે RThevenin શોધી કાઢો તેથી RThevenin નો અર્થ થેવેનિન મેળવવાનો છે મેં તમને બતાવ્યું તે સર્કિટ આ તે સ્થાનને શોધી કાઢવા માટે છે જે તમારે શોધી કાઢવું જોઈએ તે સમયે તમારે આ શોર્ટ કરવું પડશે તેથી 10 Ω અને 20 Ω સમાંતર છે કારણ કે આ શોર્ટ છે તેથી આ કિસ્સામાં RThevenin એ 10 2010 20 હશે તેથી તે 200 ભાગ્યા 30 203 Ω હશે તેથી તે RThevenin છે સમય અચળાંક τ હશે c R Thevenin તેથી c એ એક 4 ફેરાડે આપવામાં આવે છે તેથી તે 14 203 છે તેથી તે 53 સેકન્ડ આ τ છે તેથી ચાલો હું તેને સમજાવું કે આ બધી ગણતરીઓ ત્યાં છે પરંતુ હું તેને આ રીતે બનાવું છું તેથી આ કિસ્સામાં આ τ એટલે કે 53 સેકંડ છે અને RThevenin તમને 203 મળ્યું હવે આ સૂત્ર જાણો કે vt v અનંત v0 v અનંત e t tτ તેથી v અનંત 10 v0 100 અને v infinity 10 તેથી 100 10 53તેથી તે e t 3 t5 તેથી vt એ 10 10 e t ની પાવર 3 t5 વોલ્ટ હવે આકૃતિ 53 માં i હવે જો તમે આકૃતિ 53 પર આવો કે i તેથી એક વસ્તુ ત્યાં છે તે આ વોલ્ટેજ છે આ વોલ્ટેજ v નો અર્થ છે કે ત્યાં કોઈ અન્ય તત્વ નથી તેથી સમાન વોલ્ટેજ 20 Ω અવરોધમાં પ્રભાવિત કરે છે તેથી આ કરંટ કહે છે કે તે i 1 છે અને આ કેપેસીટર માં કહે છે કે તે i i c છે પછી i 1 ને v 20 કહીશ આ i 1 છે અનેi c આ c હશે આ c છે કેપેસીટર c dv dt તેનો અર્થ i v 20 c dv dt તો ચાલો હું તેને સમજાવું તેથી જો તમે તેમાંથી ફક્ત આ સમીકરણ લખી શકો છો કે i v 20 c d v d t તેથી તેનો અર્થ એ છે કે તમે જેને v કહો છો તેથી દરેક વખતે હું તે vt અને vt લખી રહ્યો નથી જો તમે ઇચ્છો તો તમે તેને મૂકી શકો છો આ vt છે પરંતુ તે સમજી શકાય તેવું છે તે સમજી શકાય તેવું છે તેથી અહીં vt નું સમીકરણ મૂકો આ સમીકરણ તમે તેને અહીં મુકો છો અને આનું વિકલન લો તેથી આ બીજો શબ્દ છે જે c 14 Farad d vd t તો ચાલો હું આને સમજાવું તેથી આ કિસ્સામાં i 0 5 92 e t 3 t5 272 e t 3 t5 તેનો અર્થ i 0 5 9 e t 3 t5 એમ્પીયર નોંધ લો કે આ v 10 i 15 છે જો તમે આ સર્કિટ પર જાઓ છો તો આ સર્કિટ પર જાઓ મારો મતલબ કે જો તમે માની લો કે હું KVL લાગુ કરવા માંગુ છું તો હું KVL લાગુ કરવા માંગું છું તેથી આ વોલ્ટેજ v નો અર્થ છે માની લો કે જો હું તેને આની જેમ બનાવું છું તો આ વોલ્ટેજ વીનો અર્થ તે 10 i v 15 0 છે તેનો અર્થ 10 i v 15 તમે તેને તપાસો તે સંતુષ્ટ થશે તો માફ કરજો હું તેને સમજાવું તેથી જ આ લખ્યું છે તે ખરેખર સંતુષ્ટ છે તેથી બધા t v 100 વોલ્ટ જે v0 100 વોલ્ટ છે 0 થી ઓછા t માટે અને 10 90 e t 3 t5 વોલ્ટ 0 થી વધુના t માટે છે અને તે જ રીતે i પણ 0 થી ઓછા t માટે છે 10 એમ્પીયર તમે ગણતરી કરી છે અને t એ 0 થી વધુ માટે છે 0 5 9 e t 3 t5 એમ્પીયર તેથી બીજી રીત હવે આ હું આશા રાખું છું કે તમે આ સમજી ગયા છો એકદમ મુશ્કેલ નથી તેથી સંપૂર્ણ રિસ્પોન્સ જોવાની બીજી રીત છે બે ઘટકો વહેંચવા પડશે એક નેચરલ રિસ્પોન્સ અને અન્ય ફોર્સ્ડ રિસ્પોન્સ મારો મતલબ કે રિસ્પોન્સ માં બે વસ્તુઓ છે તમે તેને વહેંચી શકો છો એક નેચરલ રિસ્પોન્સ છે અને બીજી છે ફોર્સ્ડ રિસ્પોન્સ તેથી સંપૂર્ણ રિસ્પોન્સ પણ લખી શકો છો તેથી સંપૂર્ણ રિસ્પોન્સ નેચરલ રિસ્પોન્સ કે જે સંગ્રહિત ઉર્જા છે તે સ્રોત સર્કિટ છે જે નેચરલ રિસ્પોન્સ છે ફોર્સ્ડ છે તે ઇનડીપેન્ડેન્ટ સ્રોત વોલ્ટેજ સ્રોત અથવા કરંટ સ્રોત ઇનડીપેન્ડેન્ટ સ્રોત હોઈ શકે છે તો તેનો અર્થ કરીએ ચાલો હું તેને સમજાવું તેનો અર્થ એ કે v નેચરલ રિસ્પોન્સ vn ફોર્સ્ડ રિસ્પોન્સ vfનું આ સમીકરણ 59 છે તેથી સમીકરણ 48 માંથી તે ફરીથી લખી શકાય છે કારણ કે હું અહીં સમીકરણ 48 લખું છું આ સમીકરણ 40 લખી રહ્યો છે ક્યાંક હું લખી રહ્યો છું અહીં કહેવું vt vt આ સમીકરણ હતું સમીકરણ 40 Vs Vs પછી v0 u માં v0 કોમન છે પછી 1 e t tτ મારો મતલબ ફક્ત આ સમીકરણ તમે લખી શકો છો કે v0 તે 1 છે જેને તમે તેને v0 કહો છો પછી ફક્ત એક મિનિટ માટે v0 e t tτ પછી Vs પછી v0 ફક્ત 1 મિનિટ હશે મને તે અહીં બનાવવા દો આ e t tτ Vs Vs e t tτ છે Vs e t t τ તેથી તે ખરેખર Vs v0 Vs e t tτ તો તે v0 છે માફ કરશો ચાલો હું તેને સમજાવું Vs તો તે ખરેખર Vs v0 Vs e t tτ છે એટલે કે સમીકરણ 48 છે તેથી આ ખરેખર v infinity v0 v infinity e t tτ તેથી જો u v0 e t tτ તો તમે તેને અહીં લખો અને Vs Vs e t tτ માં Vs કોમન છે તેથી તે 1 e ની પાવર e t tτ હશે તેથી તેનો અર્થ એ છે કે તે vn મને તે સમજાવા દો એનો અર્થ એ કે vn કે જે પ્રથમ શબ્દ છે જો v0 e t tτ કે સર્કિટ સ્રોત માટે નેચરલ રિસ્પોન્સ છે તો તે જોયું છે સર્કિટ ના સ્ત્રોત માટે તે જોયું છે અને આ ખરેખર ફોર્સ્ડ રિસ્પોન્સ છે જે તે બાહ્ય બળને કારણે છે તે વોલ્ટેજ સ્રોત સિવાય બીજું કંઈ નથી તો આ ખરેખર vn છે અને આ Vs છે તેથી vn v0 e t tτ નેચરલ રિસ્પોન્સ અને Vs Vs 1 e t tτ છે તો ચાલો હું તેને સમજાવું તો આ રીતે આ સમીકરણ 48 આ રીતે લખી શકાય છે તો આ સમીકરણ 59 60 61 અને 62 છે તેથી નેચરલ રિસ્પોન્સ vn પહેલેથી જ વિભાગ 6 2 માં વ્યક્ત કરવામાં આવ્યું છે જેણે તે કર્યું છે તેથી vf ફોર્સ્ડ રિસ્પોન્સ તરીકે ઓળખાય છે કારણ કે તે ઉત્પન્ન થાય છે સર્કિટ પર જ્યારે બાહ્ય બળ લાગુ પડે છે જે આ કિસ્સામાં છે તે વોલ્ટેજ સ્રોત છે હવે સમાંતર RC સર્કિટ નો તે કરંટ રિસ્પોન્સ છે તેથી હવે ધ્યાનમાં લો કે સર્કિટ જે સમાંતર RC સર્કિટ છે પરંતુ ત્યાં એક કરંટ સ્રોત છે તેથી આ કિસ્સામાં પણ તે i u t આપવામાં આવ્યું છે અને તમે જાણો છો કે 0 થી ઓછા t માટે u 0 છે તે 1 કરતા વધારે t માટે 1 છે તેથી i u t 0 એ 0 કરતા ઓછા t માટે છે અને તે i એ 0 થી વધુ t માટે છે તેથી સ્ટેપ ઇનપુટ અને આ સમાંતર RC સર્કિટ છે તો ચાલો હું તેને સમજાવું તેથી ધારો કે જ્યારે તમે કહો છો ત્યારે 0 કરતા વધારે t માટે નહીં તેથી iu t I હશે કારણ કે u 1 તેથી આ કિસ્સામાં જો u એ 0 થી વધુ t ન હોય તો તે રજૂ કરે છે સમજવા માટે તે I લો અને જો તે તમે કહો છો જો સર્કિટ તેની સ્થિર સ્થિતિ છે તો પછી તે ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે આ ઓપન સર્કિટ તરીકે કાર્ય કરશે આનો અર્થ એ કે આ કેપેસીટર vc માંનો વોલ્ટેજ છે તે કહે છે કે જે સ્થિર સ્થિતિ રિસ્પોન્સ છે અથવા તે vc અનંત છે તેથી તે કિસ્સામાં vc એ V સ્થિર સ્થિતિ હશે vc અનંત હશે અને આ I કરંટ આ રીતે વહેશે તેથી તે I R હશે હું આશા રાખું છું કે આ તમને સમજી શકાય તેવું છે તેથી તેના આધારે અને τ સમય અચળાંક તે C R છે તેથી આ નેચરલ રિસ્પોન્સ અને ફોર્સ્ડ રિસ્પોન્સ નો ઉપયોગ કરીને જેથી તમે વોલ્ટેજ અથવા કરંટ જે તમે ઇચ્છો તે સમીકરણ તરીકે કહો તે મેળવવાનો પ્રયાસ કરશે તો ચાલો હું તેને સમજાવું તેથી આ કિસ્સામાં તમારું તેથી શરૂઆતમાં જ મેં તમને vc કહ્યું અને શરૂઆતમાં ધારે છે કે કેપેસીટર નું પ્રારંભિક વોલ્ટેજ vc 0 v 0 હતું તે 0 પણ હોઈ શકે છે પરંતુ તે ધારી રહ્યા છે કે vc 0 v0 અને સ્થિર સ્થિતિ માં મેં તમને કહ્યું vc infinity I R છે તેથી આને સમીકરણ 648 થી જાણો તે vc t vc infinity vc 0 vc infinity e t tτ તેથી vc t I R vc infinity ને મને I R v0 મળ્યો છે કારણ કે કેપેસીટર નું પ્રારંભિક મૂલ્ય ધારે છે કે તે v0પર ચાર્જ કરવામાં આવે છે તેથી v0 vc infinity એ I R છે તેથી વી v0 I R e t tτ અથવા v0 e t tτ કહી શકો છો મારો અર્થ છે કે આ v0 ગુણાકાર e t tτ પછી I R I R e t tτ તેથી I R સામાન્ય લો 1 e t tτ આ સમીકરણ is 63 છે તેથી vn એ નેચરલ રિસ્પોન્સ છે જે v0 e t tτ સ્ત્રોત પૂર્વ સર્કિટ ની જેમ છે અને vf ફોર્સ્ડ રિસ્પોન્સ જે I R 1 e t tτ તેથી આ પછી તેથી આ સરળ સમાંતર RC સર્કિટ માં કરંટ સ્રોત છે તેથી હું સ્ટેપ ઇનપુટ આપું છું તો હવે આગળ RL સર્કિટ નો સ્ટેપ રિસ્પોન્સ છે તેથી આ સર્કિટ છે આ પછીથી તે RL સર્કિટ ના સ્ટેપ ના રિસ્પોન્સ માટે જશે તેથી આ કિસ્સામાં આકૃતિ 55 RL સર્કિટ બતાવે છે અને આકૃતિ 56 માં બતાવેલ સર્કિટ બદલી શકાય છે તેથી આ RL સર્કિટ છે માની લો કે t 0 સ્વીચ ક્લોઝ છે તેથી આ તે છે જેને તમે RC સર્કિટ તરીકે ગણાય છે અહીં પણ તે સરળ RL સર્કિટ છે આ Lની તરફ અને L ઇન્ડક્ટર પરનો વોલ્ટેજ છે જે vt છે અને પોલારીટી ચિહ્નિત થયેલ છે L માફ કરશો અને આ કરંટ i છે હવે સામાન્ય રીતે જ્યારે સ્વીચ આગળ વધતા પહેલા જ્યારે સ્વીચ ક્લોઝ થાય છે ત્યારે તે આ જેવું હશે અને સ્થિર સ્થિતિ માં આ શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરે છે એક સ્થિર સ્થિતિ માં ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરે છે અને જો આ કરંટ i છે તો આપણી સ્થિર સ્થિતિ અનંત VsR હશે તે અલબત્ત છે સ્વીચ સ્વીચ ક્લોઝ થયા પછી 0 કરતા વધારે t માટે છે ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ રીતે કાર્ય કરે છે કેપેસીટર એ DCની સ્થિર સ્થિતિ માં ઓપન સર્કિટ તરીકે કાર્ય કરે છે તો ચાલો હું તેને સમજાવું તો આ સર્કિટ તેને આની જેમ ફરીથી ચિત્રિત કરી શકાય છે કે આ V સ્ટેપ ઇનપુટ Vs u અને r હશે અને vt પહેલા જેવું જ છે તે જ વસ્તુ છે કે Vs u બરાબર 0 છે t એ 0 કરતા ઓછું છે અને તે 0 થી વધુ t માટે તે Vs છે તેથી તેથી જ આને Vs u તરીકે લખવામાં આવ્યું છે તો ચાલો હું તેને સમજાવું તેથી અમારું ઉદ્દેશ ઇન્ડકટર કરન્ટ i ને શોધવાનો છે આ ઇન્ડકટર કરંટ i સર્કિટ રિસ્પોન્સ તરીકે તકનીકનો ઉપયોગ કરશે જેનું સમીકરણ 59 થી 62 છે તે આ સમીકરણ 59 થી 62 છે તેનો અર્થ એ કે આ તમે જેને આ સમીકરણ કહેશો તેને આ સમીકરણો કે 59 60 61 62 થી તમે આ v vn vf નો ઉપયોગ કરો છો એ જ રીતે i in i f ખ્યાલ સમજો તેથી આ કિસ્સામાં i in i f શું કરશે તે in કરંટ નો નેચરલ રિસ્પોન્સ છે અને i f એ કરંટ નો ફોર્સ્ડ નો રિસ્પોન્સ છે તેથી નેચરલ રિસ્પોન્સ હંમેશાં ઘટે છે જેને તમે એક્ષ્પોનેન્સીયલ કહો છો તેથી જોયું કે તે in say a e t tτ અને તે LR ફક્ત RL સર્કિટ છે તેથી τ L R સમય અચળાંક કહે છે કે આ સમીકરણ 67 છે અને એ એક અચળાંક છે જે તમારે નક્કી કરવું પડશે કે નેચરલ રિસ્પોન્સ હંમેશા તે જ છે જે એક્ષ્પોનેન્સીયલ રીતે ઘટે છે તેથી in a e t tτ લખીશ તેથી એ પછીથી નક્કી કરી શકાય છે તે જોશે સ્વિચ ક્લોઝ થયા પછી લાંબા સમય પછી ફોર્સ્ડ રિસ્પોન્સ એ કરંટ નું મૂલ્ય છે તેથી હંમેશાં જાણો કે 5 સમય અચળાંક પછી તે 5 τ છે નેચરલ રિસ્પોન્સ આવશ્યકરૂપે ઘટી જાય છે તેથી તે સમયે t એ 5 τ t કરતાં વધારે થશે તેથી ઇન્ડકટર એક શોર્ટ સર્કિટ બની જાય છે અને તેની પરનો વોલ્ટેજ 0 છે તેથી તેનો અર્થ એ છે કે મેં તમને આ સર્કિટ માટે શરૂઆતમાં કહ્યું હતું જ્યારે સ્વીચ તે છે જેને તમે આ સર્કિટ માટે કહો છો જ્યારે સ્વીચ ક્લોઝ હોય અને તેને લાંબા સમય સુધી રાખવામાં આવે છે તેથી ઇન્ડક્ટર શોર્ટ સર્કિટ તરીકે કાર્ય કરે છે તેથી સ્વાભાવિક રીતે તમે કહો છો તે તમે કહી શકો છો iinfinity VsR તેથી આ તે જ છે જેનો ફોર્સ્ડ રિસ્પોન્સ છે આ iinfinity VsR તરીકે છે તેથી જો તે છે તો પછી સમીકરણ 67 અને 68 છે તે i તરીકે લખી શકાય છે તે નેચરલ રિસ્પોન્સ એ છે a e એ tτ નીસમાન છે અને આ ફોર્સ્ડ રિસ્પોન્સ Vs R છે તે સ્થિર સ્થિતિ છે તે i i f iinfinity છે તેથી i f ફોર્સ્ડ રિસ્પોન્સ response સ્થિર સ્થિતિ છે કે જે iinfinity છે જે VsR છે તેથી અને હું તેને સમજાવું ધારે છે કે i0 એ ઇન્ડક્ટર નો પ્રારંભિક પ્રવાહ છે આપણે માનીશું કે જે Vs સિવાયના કોઈ સ્રોતમાંથી આવી શકે છે તેથી જાણો કે ઇન્ડક્ટર માં કરંટ ત્વરિત બદલે નહીં તેનો અર્થ એ કે સ્વીચ ના સમયે તે સમયે સ્વીચ ક્લોઝ છે i0 i0 i0 કારણ કે ઇન્ડક્ટર માં કરંટ ત્વરિત બદલતું નથી તેથી t 0 પર i i0 તેથી સમીકરણ 69 થાય છે જેનો અર્થ અહીં થાય છે તમે અહીં t 0 પર કહો છો તે I0 છે તેથી જો તમે આવું કરો છો તો તે i0 I0 મળશે એક Vs r મળશે જેમાંથી તમને i0 VsR મળશે આ મૂલ્ય 69 સમીકરણમાં છે પછી તમને i t i0 VsR e t t up tτ VsR મળશે આ સમીકરણ 72 છે તેથી it VsR i0 VsR e t tτ તેથી આ સમીકરણ બીજું કંઈ નથી પરંતુ જુઓ કે આ iinfinity VsR છે અહીં iinfinity છે અને આ i0 એ પ્રારંભિક મૂલ્ય છે જે i0 છે ફરીથી તે i0 iinfinity e t tτ પહેલાની જેમ છે i0I0 છે મેં તમને iinfinity VsR કહ્યું તેથી નોંધ લો કે જો સ્વિચિંગ એ t t 0 સમયે થાય છે જો તે t પર હોય તો સ્વિચિંગ એ t t 0 પર થાય છે તે પછી તે હશે કે તે i t 0 હશે કારણ કે t t 0 પર તમારે પ્રારંભિક મૂલ્ય મેળવવું પડશે જે t 0 પર છે તે 0 છે તેથી iinfinity છે iinfinity છે અને અહીં e ની પાવર tτ ને બદલે તે e t t t 0τ છે તેથી જો તે કરંટ i0 એ 0 છે ધારો કે જો પ્રારંભિક કરંટ 0 છે તો પછી 0 થી ઓછા t માટે i t 0 લખી શકો છો અને i t કારણ કે i0 જેને તમે કહો છો i0 0 પછી અને તે પછી VsR 1 e t tτ જો t એ 0 થી વધારે હોય અને જો પ્રારંભિક કરંટ i0 0 ધારે તો આ સમીકરણ 76 છે તેથી અથવા ફક્ત આ વસ્તુ લખી શકો છો કારણ કે તે t એ 0 કરતા ઓછું 0 થી વધુ t છે તમે તેને આ જેવા બનાવી શકો છો i t VsR 1 e t tτ u તેથી 0 થી ઓછા t માટે u એ 0 છે તેથી તે 0 બનશે જેમ કે t એ 0 કરતા વધારે માટે u 1 છે તે આ બનશે તેથી આ 2 આ 2 જેને તમે કરંટ કહો છો તેના પર જોડાઈ શકે છે તે એક શબ્દમાં લખી શકાય છે જે VsR 1 e t tτ u આ સમીકરણ 77 છે તેથી સમીકરણ 77 ખરેખર RL સર્કિટ નો i0 0 સાથેનો સ્ટેપ રિસ્પોન્સ આપે છે ઇન્ડક્ટર ના સમગ્ર વોલ્ટેજ ને 6 77 સમીકરણમાંથી મેળવી શકાય છે તેથી તે vt l d i td id t છે તેથી u આમાંથી એકનું વિકલન કરશો u આ એક d i d t વિકલન કરશો જો તમે આવું કરો છો તો તમને VsR Lτ e t tτ મળશે પરંતુ LR એ τ છે તેથી τ τ રદ કરવામાં આવશે તેથી તે vt Vs e t tτ હશે પરંતુ અહીં u જોડાયેલ છે તેનો અર્થ એ કે 0 થી ઓછા t માટે u 0 છે તેથી તે 0 હશે અને t એ 0 થી વધુ માટે u 1 હશે તે vt હશે Vs e t tτ તેથી તેનો અર્થ એ છે કે જો તમે આ જુઓ છો તેથી i t નો સ્ટેપ રિસ્પોન્સ છે તેથી જ્યારે સ્વીચ લાંબા સમયથી RL સર્કિટ માટે ક્લોઝ હોય છે તેથી કરંટ છે iinfinity એ VsR છે તેથી કરંટ ની સ્થિર સ્થિતિ મૂલ્ય VsR તરફ જઈ રહ્યું છે સામાન્ય રીતે 5 τ પછી સમય અચળાંક રહે છે તે લગભગ VsR પ્રાપ્ત કરશે અને જ્યારે t એ 5 τ કરતા વધારે હોય ત્યારે Vs ઝડપથી ઘટે છે તેથી તે vt ઘટી રહ્યું છે તેથી તે ધીરે ધીરે 0 પર જઈ રહ્યું છે તેથી 5 τ કરતા વધુના મોટા ભાગમાં તે લગભગ 0 થશે તેથી આ કરંટ આલેખ છે અને આ વોલ્ટેજ આલેખ છે તમે જેને કહો છો તે માટે RL સર્કિટ એ સ્ટેપ ઇનપુટ છે તેથી આ RL સર્કિટ નો i0 0 સાથેનો પ્રારંભિક રિસ્પોન્સ છે પ્રારંભિક ઇન્ડકટર કરંટ નથી કરંટ રિસ્પોન્સ અને બીજું વોલ્ટેજ રિસ્પોન્સ છે